ફુરિયર શ્રેઢીનું સંકર સ્વરૂપ તેથી એન્જીનીયરીંગ ગણિત II પરના પ્રવચનોમાં તમારું સ્વાગત છે અને આ ફુરિયર શ્રેઢીના સંકર સ્વરૂપ પરનું વ્યાખ્યાન નંબર 40 છે તેથી આજે આ વ્યાખ્યાનમાં આપણે બીજા સ્વરૂપની ચર્ચા કરીશું અથવા આપણે સંકર સ્વરૂપમાં ફુરિયર શ્રેઢી લખવાની થોડી અલગ રીત કહી શકીએ અને અમે એ પણ જોઈશું કે ફુરિયર શ્રેઢીના જટિલ સ્વરૂપ માટે પારસેવલની નીત્યસમતાનું સ્વરૂપ શું હશે તેથી આ તે શ્રેઢી હતી જેની આપણે પહેલાથી જ ચર્ચા કરી છે જો f એ સંકલિત અથવા પીસવાઈસ સતત વિધેય છે તો આપણે તેની ફુરિયર શ્રેઢી લખી શકીએ છીએ અને આ an અને bn ને ફુરિયર સહગુણકો કહેવામાં આવે છેતેથી અમે પહેલાથી જ an માટેની અભિવ્યક્તિની ચર્ચા કરી છે જે 1∫ fcos⁡nxdx છે અને bn માટે તે 1∫ fsin⁡nxdx n 123 માટે અને તેથી વધુ છે હવે આપણે તેને ફુરિયર શ્રેઢીના કહેવાતા સંકર સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે યુલર સૂત્રોનો ઉપયોગ કરવો પડશે તેથી ઉદાહરણ તરીકે cos⁡nx અહીં ફુરિયર શ્રેઢીમાં અને ફુરિયર સહગુણકોમાં પણ દેખાય છે તેથી cos⁡nx ને ઘાતાંકીય સૂત્ર einxe inx2 ની મદદથી બદલી શકાય છે અને તેવી જ રીતે sin⁡nx માટે આપણી પાસે ઘાતાંકીય સૂત્ર einx e inx2i છે તેથી હવે આપણે ફુરિયર શ્રેઢીમાં cos⁡nx અને sin⁡nx ને a02∑n1 aneinxe inx2bneinx e inx2i માટે બદલી શકીએ છીએ જ્યાં cos⁡nx ને તેના યુલર સૂત્ર દ્વારા બદલવામાં આવે છે sin⁡nx પણ einx e inx2i દ્વારા બદલવામાં આવે છે તેથી હવે આપણે થોડું સરળીકરણ કરી શકીએ છીએ કારણ કે einx બંને પદોમાં હાજર છે તેથી આપણે einx સામાન્ય લઈ શકીએ છીએ ઉપરાંત પરિબળ 12 સામાન્ય હશે અને પછી આપણી પાસે આ શબ્દમાંથી an છે અને જ્યારે આપણે bn2i ને i વડે ગુણાકાર અને ભાગાકાર કરીશું ત્યારે ચિહ્ન હશે અને ત્યાં i ગુણ્યા bn 2 હશે કારણ કે તે bn2i હતો અને જ્યારે આપણે બંને જગ્યાએ i વડે ગુણાકાર કરીએ છીએ તેથી તે ibn હશે અને પછી 2 વખત i2 1 એટલે કે 2 હશે તેથી તે 2 અહીં ધ્યાનમાં લેવામાં આવે છે અને એ જ રીતે બીજા માટે આપણી પાસે e inx e inx આ બે જગ્યાએ હાજર છે તેથી આપણે e inx ફરીથી સામાન્ય લઈશું અને 12 અવયવ પણ લઈશું અને પછી સમાન સેટિંગ અહીં કરી શકાય છે પરંતુ આ વખતે તે આપોઆપ ચિહ્ન આવશે કારણ કે ત્યાં ચિહ્ન પહેલેથી હતું તેથી આપણી પાસે શ્રેઢીનું આ સ્વરૂપ સંકર સંખ્યામાં છે તેથી જો આપણે અહીં પ્રથમ સંકર સંખ્યા 12an ibn એક નવું નામ cn અને સહગુણકોના બીજા સંયોજન માટે જો આપણે તેને kn કહીએ તો 12anibn તરીકે સેટ કરીએ તેથી આ બે નવી સંખ્યાઓ kn અને cn હોવાથી હવે આપણે આ ફુરિયર શ્રેઢીને નીચે પ્રમાણે ફરીથી લખી શકીએ છીએ તેથી f ની ફુરિયર શ્રેઢી c0∑n1 cneinxkne inx હશે અમે a02 ને c0 તરીકે વ્યાખ્યાયિત કર્યું છે જે આ વ્યાખ્યામાંથી સીધું પણ આવે છે જ્યાં b0 ને કુદરતી રીતે 0 પર સેટ કરવામાં આવશે કારણ કે b0 એ 0 છે આપણેbn ને b1 સાથે શરૂ કરીએ છીએ અને તેથી વધુ તેથી અહીં ફરીથી 12a0 ને c0 દ્વારા બદલવામાં આવે છે અને બીજો સહગુણક cn છે અને પછી અહીં ત્રીજા સ્થાને આપણી પાસે kn છે તેથી આ ફુરિયર શ્રેઢીનું સંકર સ્વરૂપ છે જેમાં આ સહગુણકો cn છે જે 12an ibn ની બરાબર છે અને અમે cn માટે અંતિમ અભિવ્યક્તિને વધુ સરળ બનાવીશું અને પછી ફરીથી ફુરિયર શ્રેઢીના આ સ્વરૂપ માટે કેટલાક વધુ સરળીકરણો થશે તેથી આપણી પાસે cn12an ibn છે અને આપણે an ને જાણીએ છીએ જે fcos⁡nx ના પદમાં હતું અને આપણે જાણીએ છીએ bn જે fsin⁡nx ના પદમાં હતું તેથી અહીં આ an અને bn ને બદલીને આપણી પાસે વધુ સરળ સ્વરૂપ 1 2∫ fcos⁡nx isin⁡nxdx છે અને અમે ફરીથી ઘાતાંકીય વિધેયના સંદર્ભમાં cos⁡nx isin⁡nx લખ્યા છે e inx એ cn12∫ fe inxdx સંકલન સાથે તેથી આપણી પાસે cn12an ibn છે અને આપણી પાસે f ની દ્રષ્ટિએ cn ની અંતિમ અભિવ્યક્તિ 12∫ fe inxdx છે એ જ રીતે આપણે આ kn અને kn12anibn માટે કરી શકીએ છીએ તેવી જ રીતે આપણી પાસે kn12∫ feinxdx આ e inx ને હવે einx દ્વારા બદલવામાં આવશે kn માટે માત્ર આ જ તફાવત છે અને અંતે આપણી પાસે અહીં સંક્લ્યમાં feinx હશે આપણે હવે શું સમજવું જોઈએ કે cn માટે અભિવ્યક્તિમાં e inx છે અને kn માટે તે einx છે તેથી માત્ર ચિહ્ન સાથેનો તફાવત છે તેથી આપણે કહી શકીએ કે knc n જો આપણે અહીં n ને n દ્વારા બદલીએ તો આપણને ત્યાં બરાબર kn મળશે તેથી આપણી પાસે kn અને cn વચ્ચેનો આ સંબંધ છે તેથી હવે ફરીથી આ હોવાને કારણે આપણે ફુરિયર શ્રેઢીમાં પાછા આવી રહ્યા છીએ તેથી ફુરિયર શ્રેઢી c0∑n1 cneinxkne inx છે તેથી kn ને c n વડે બદલી શકાય છે પછી f ને ∞ થી ∞ સુધીના આ સમીકરણ સાથે આ સંક્ષિપ્ત સ્વરૂપમાં રજૂ કરી શકાય છે કારણ કે kn એ c n સિવાય બીજું કંઈ નથી તેથી આ ફોર્મમાં જ્યારે n1 આપણી પાસે c1 છે પરંતુ તે જ સમયે આપણી પાસે c 1 છે તો આપણી પાસે c2 છે અને આ જગ્યાએ આપણી પાસે c 2 છે તેથી આ બધા અને અહીં એકસાથે દેખાય છે અને c0 પહેલાથી જ આગળ છે તેથી આ સંક્ષિપ્ત સ્વરૂપમાં આપણી પાસે તમામ ca ઋણ પૂર્ણાંકો સાથે અને ધન પૂર્ણાંકો માટે પણ છે તેથી c અને cn અને einx પણ ઋણ મૂલ્યો માટે આપમેળે કાળજી લેશે અમારી પાસે ઋણ મૂલ્યો માટે cn છે અને આપમેળે einx જ્યારે n એ ઋણ સંખ્યા છે ત્યારે આ સમતોલ કરી દેશે તેથી આ સ્વરૂપ એ સંક્ષિપ્ત સ્વરૂપ f ∑n ∞ creixx માં લખેલ બરાબર છે જેમાં n એ ∞ થી બદલાય છે તેથી જ્યારે n0 આપણી પાસે અહીં c0e0 છે જે 1 છે તેથી આપણી પાસે n બરાબર 0 માટે માત્ર c0 છે અને તે શબ્દ પણ આ અનંત સરવાળામાં સામેલ થશે તો હવે cn શું છે cn12∫ n fe inxdx અહીં આપેલ છે અને n હવે 0±1±2 વગેરે તેથી આ ફુરિયર શ્રેઢીનું સંક્ષિપ્ત સ્વરૂપ છે તે cos અને sin શબ્દો કરતાં ઘણું સારું છે તે ખૂબ જ સંક્ષિપ્ત સ્વરૂપ ∑n ∞ cneissમાં લખાયેલું છે અને પછી cn ને સંકલન દ્વારા આપવામાં આવે છે તેથી અમારી પાસે હવે બે સહગુણકો નથી માત્ર એક સહગુણક હેતુ પૂરો કરી રહ્યો છે તેથી આપણે તેને સામાન્ય સ્વરૂપમાં લખી શકીએ છીએ સામાન્ય અર્થમાં જ્યારે આપણી પાસે L થી L સુધીનો અંતરાલ હોય દાખલા તરીકે ત્યારે થોડો તફાવત હશે તેથી વિધેય f આ ફુરિયર શ્રેઢી f ∑n ∞ cnemixL માં લખી શકાય છે જેમાં eimx ને બદલે આપણી પાસે einsL છે હંમેશાની જેમ અમે આ સામાન્ય સ્વરૂપ માટે પહેલાં કર્યું છે અને cn12L∫ LL fe mnxLdx અને આપણી પાસે π ની જગ્યાએ L હશે L થી Lf માટે આપણી પાસે L છે ફરીથી અહીં થોડો ફેરફાર થશે inx ને બદલે અમારી પાસે insxL છે અને જ્યારે L આ પ્રમાણભૂત સ્વરૂપમાં ઘટશે તેથી તે હંમેશા આપણી પાસે હોય છે તેથી અહીં n એ 0 થી ±∞ સુધી બદલાય છે તેથી આ સામાન્ય સ્વરૂપ છે જેનો આપણે ટૂંક સમયમાં એક ઉદાહરણમાં ઉપયોગ કરીશું તેથી જો તમે શોધવા માંગતા હો ઉદાહરણ તરીકે વિધેયની આ સંકર ફુરિયર શ્રેઢી fex જ્યાં xπ અને તે આવર્તનિય છે તેથી આપણે fx2fx કહી શકીએ બરાબર આપણે પહેલાથી જ જાણીએ છીએ કે ફુરિયર શ્રેઢીનું સંકર સ્વરૂપ અહીં આ પદ f∑ ∞ cneinxદ્વારા આપવામાં આવ્યું છેઅને cn માટે અમારી પાસે ફરીથી ઘાતાંકીય વિધેયોના સંદર્ભમાં સૂત્ર છે તેથી જો તમે હવે cn ની ગણતરી કરવા માંગતા હોવ જે 12∫ exe inxdx છે અને પછી આ ઘાતાંકીય વિધેયો અહીં ex તરીકે મર્જ કરવામાં આવશે તેથી અહીં એક ફાયદો છે દાખલા તરીકે આ વિકલ્પમાં જો આપણે આ ઘાતાંકીય વિધેય માટે સંકર શ્રેઢી લખી રહ્યા છીએ તો cn નું મૂલ્યાંકન સરળ છે કારણ કે આપણી પાસે અહીં ઘાતાંકીય છે અને આપણી પાસે ફરીથી ઘાતાંકીય વિધેય છે તેથી ઘાત ત્યાં ઉમેરવામાં આવે છે અને આપણી પાસે e1 ix છે અને પછી આપણે તેને સરળતાથી સંકલન કરી શકીએ છીએ તેથી તે cos અને sine રાખવા અને પછી an અને bn ની ગણતરી કરવા કરતાં આ ઘણું સરળ છે તેથી હવે ex નું સંકલન પણ સરળ છે તેથી આપણી પાસે e1 ix1 i છે અને આ x π થી π સુધી બદલાશે કારણ કે નીચેનું લક્ષ π છે અને ઉપરનું લક્ષ π છે તેથી અહીં ફરીથી આપણી પાસે 12 છે અને અહીં આપણે x માટે π ને બદલે છે તેથી આપણી પાસે ee in અને પછી π માટે અહીં આપણી પાસે હવે ચિહ્ન સાથે e ein છે કારણ કે x ની જગ્યાએ π છે તેથી આ હવે આ બે જગ્યાએ ein અથવા ચિહ્ન સાથે છે આપણે બંને વિકલ્પમાં જોઈશું અને ein બરાબર cos⁡nπisin⁡nπ છે તેથી જો અહીં તે e±in તેથી અહીં પણ તે cos⁡nπisin⁡nπ અને sin⁡nπ0 અને cos⁡nπn છે તેથી einπ એ અથવા તે n સિવાય બીજું કંઈ નથી તેથી અહીં આપણી પાસે n છે અને આ જગ્યાએ પણ આપણી પાસે n છે જેને આપણે હવે સામાન્ય લઈ શકીએ છીએ અને પછી આપણી પાસે e e n2 આ sinh⁡ તરીકે લખાયેલું છે તેથી વ્યાખ્યા મુજબ sinh⁡ એ e e 2 છે cos અતિવલયી માટે આપણે ત્યાં ' ચિહ્ન છે તેથી e e 2 ને sinh⁡ સાથે બદલવામાં આવે છે અને n એ e±in માટે છે અને પછી આપણે અહીં બાકીના ને 1i વડે ગુણાકાર કર્યો અને 1i વડે ભાગ્યા અને પછી આપણી પાસે 11in11 i2n2 એટલે કે 11n2 ઉપરાંત આપણી પાસે n1in છેઅને પછી આપણી પાસે અંશમાં sinh⁡ છે તેથી પછી આપણે ફુરિયર શ્રેઢીમાં સહગુણક cn ને બદલી શકીએ છીએ પછી કારણ કે sinh⁡ અને π એ અચળ પદો છે તેથી તેઓ સરવાળાની બહાર છે તો આપણી પાસે આ ફુરિયર શ્રેઢીના પરિણામે sinh⁡∑n ∞ n1in1n2einx છે તેથી અમે જે અવલોકન કર્યું છે કે આ ફુરિયર શ્રેઢીને સંકર સ્વરૂપમાં લખવું કેટલીકવાર ફુરિયર સહગુણકની ગણતરી કરવી સરળ છે ઉદાહરણ તરીકે અને આ સ્વરૂપ ઇલેક્ટ્રીકલ એન્જિનિયરિંગના અન્ય ક્ષેત્રોમાં પણ નિયંત્રણ સિદ્ધાંતમાં સીધી ઉપયોગીતા ધરાવે છે તેથી આપણી પાસે એક બીજું ઉદાહરણ છે જ્યાં આપણે fx માટે સંકર ફુરિયર શ્રેઢીની રજૂઆત નક્કી કરવા માંગીએ છીએ અને તે lxl માં વ્યાખ્યાયિત થયેલ છે અને ફરીથી તે 2l આવર્તનીય છે તો હવે ફરીથી એ જ વસ્તુ કરી રહ્યા છીએ આપણી પાસે cn છે અને પછી આપણી પાસે ફુરિયર શ્રેઢી સંકર સ્વરૂપમાં લખાયેલ છે આ વધુ સામાન્ય સૂત્ર છે તેથી અમારી પાસે આ ફુરિયર શ્રેઢી f∑n ∞ cneinπxl છે પછી આપણે cn12l∫ ll fe inn⁡xldx ની ગણતરી કરી શકીએ છીએ તેથી આપણી પાસે 12l છે જે પહેલાથી જ છે f ને x સાથે બદલવામાં આવે છે અને પછી e innxI અને પછી આપણે તેને ફરીથી ખંડ્શ સંકલન કરી શકીએ છીએ તેથી આપણી પાસે 12l છે અને પછી x જેમ છે તેમ ઘાતાંકીય વિધેય e inπxl નો આ અવયવ 1 inπl સાથે સંકલન અને તે અહીં ઉલટું છે તેથી અમારી પાસે linπ છે તેવી જ રીતે x નું વિકલન 1 હશે અને પછી ફરીથી આ સંકલન આ અવયવ linπ સાથે આવશે અને તેથી તે અહીં બન્યું છે અને પછી આપણી પાસે∫ ll e inπxldx છે તેથી આપણે ફરી એકવાર અહીં સંકલન કરવાની જરૂર છે તેથી ચાલો આગળ વધીએ તેથી આ પ્રથમ પદ છે પછી આપણી પાસે બીજું પદ છે પ્રથમ પદમાં આપણે ત્યાં પહેલા l ની જગ્યાએ મુકવું પડશે તેથી આપણી પાસે l છે અને પછી અહીં બીજું l છે તેથી lll2 અહીં બાદબાકી ચિહ્ન સાથે આપણી પાસે π અને ઘાતાંકીય e inπ છે કારણ કે જ્યારે આપણે l ના ધન મૂલ્યને x માટે બદલીએઆ l ત્યાં આ l સાથે રદ થઈ જશે પછી આપણે l ને ફરીથી એ જ વસ્તુને બદલીને મુકવું પડશે x એ -l હશે અને ત્યાં પહેલેથી જ છે તેથી ચિહ્ન હશે અને પછી આપણી પાસે ફરીથી અહીં inπ અને einπ છે અહીં ફરીથી આપણે સંકલન કરવું પડશે તેથી e inzx1નું સંકલન કરવું અને પછી અવયવ linπ હશે અને પરિણામે આ હવે વર્ગ બની ગયો છે અને ફરીથી આપણે l to l ના લક્ષનું ધ્યાન રાખવું પડશે અને આ પદ 0 છે અને અહીં હકીકત છે કારણ કે જ્યારે આપણે ત્યાં l મૂકીએ છીએ ત્યારે આપણી l સાથે e inπ હોય છે હવે આપણી પાસે einπ છે કારણ કે આ l તેને બનાવશે તેથી આપણી પાસે આ બે પદો છે અને પ્રથમ એક n છે અને બીજો પણ n છે પરંતુ ચિહ્ન સાથે તે જ વસ્તુ છે તેથી આ રદ થાય છે અને તેથી આપણી પાસે મૂલ્ય 0 છે અને હવે આપણે પ્રથમને સરળ બનાવી શકીએ છીએ તેથી આપણી પાસે 12l છે અને આ l આ l સાથે રદ થઈ જશે આપણે i વડે ગુણાકાર અને ભાગાકાર કરી શકીએ છીએ તેથી આપણને i2 મળશે અને બંને પદો ધન બની જશે અને આપણી પાસે i છે આપણી પાસે આ l છે અને e inπ અથવા einπ બંને n છે તેથી આપણી પાસે આ સહગુણક cn છે અહીં nilnπ તરીકે ખૂબ જ સંક્ષિપ્ત સ્વરૂપમાં છે જ્યાં n એ ±1±2 વગેરે તરીકે બદલાય છે તેથી અહીં આપણે અલગથી c0 ની ગણતરી કરી શકીએ છીએ કારણ કે આ અભિવ્યક્તિ n બરાબર 0 માટે માન્ય નથી તેથી c012l∫ ll fdx અને x એ એક અયુગ્મ વિધેય છે તેથી l થી l માં સંકલન કરવાથી આ 0 થશે તેથી આપણી પાસે c0 એ 0 છે અને અંતે આપણે ફુરીયર શ્રેઢી fil∑n ∞ nnelnxT લખી શકીએ છીએ તેથી અહીં cn સહગુણક ilnn છે cn નો બાકીનો ભાગ છે અને આપણી પાસે einxl અને n0 સિવાય n એ ∞ થી ∞ બદલાય છે કારણ કે c00 તેથી તે પદ શ્રેઢીમાં હશે નહીં તેથી તે સંકર સ્વરૂપમાં લખાયેલ ફુરિયર શ્રેઢીનું વિસ્તરણ છે હવે આપણે પારસેવલની નિત્યસમતા મેળવીશું જેની ચર્ચા અગાઉના વ્યાખ્યાનમાં ચર્ચા કરવામાં આવી હતી તેથી આ વખતે પારસેવલની નિત્યસમતા ફુરિયર શ્રેઢીના સંકર સ્વરૂપમાં છે કારણ કે હવે ફુરિયર શ્રેઢીમાં આપણી પાસે cn છે અને અગાઉ આપણી પાસે an અને bn હતા તેથી સ્વાભાવિક રીતે પારસેવલની નિત્યસમતા પણ હવે an અને bn ની જગ્યાએ cn ની દ્રષ્ટિએ બદલાઈ જશે તેથી આ વિકલ્પમાં પારસેવલની નિત્યસમતા નીચેનું સ્વરૂપ લે છે અમારી પાસે 12π πfx2dx∑n ∞ cn2 છે ડાબી બાજુએસમાન પદ 12π πfx2dx પરંતુ જમણી બાજુએ એક સરળ સ્વરૂપ ∑n ∞ cn2 છે તે પણ નિરપેક્ષ મૂલ્ય સાથે છે તેથી હવે આપણે તેનો ઉકેલ સરળતાથી જોઈ શકીએ છીએ આ સ્વરૂપ કેવી રીતે મેળવવું કારણ કે આપણે પાછલા વ્યાખ્યાનમાંથી પારસેવલની નિત્યસમતાનું સ્વરૂપ જાણીએ છીએ કે તે a022∑n1 an2bn21 πfx2dx હતું an2bn2 ઉપર સરવાળો હતો અને ત્યાં એક પદ 1 πfx2dx હતું તેથી આ પારસેવલની નિત્યસમતા હતી જેની આપણે ફુરિયર શ્રેઢીના સામાન્ય સ્વરૂપ માટે ચર્ચા કરી છે અને હવે આપણે સંબંધો જાણીએ છીએ કે કેવી રીતે નવો ફુરીયર સહગુણક cn જૂના સાથે સંબંધિત છે અને તેની મદદથી આપણે આ પારસેવલની નિત્યસમતાને આ સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકીએ છીએ તેથી યાદ કરો કે c0a02 અને cn12an ibn અને c n એ 12anibn હતું તેથી તે સંબંધ હતો જ્યારે આપણે આ નવા સંકેતો Cn અને C nનો ઉપયોગ કર્યો છે તેથી જો આપણે cnનો માનાંક વર્ગ લઈએ કારણ કે cn એ સંકર સંખ્યા છે તો cn2 એ an2bn24 હશે તેથી આ 14an2bn2 છે અને તે જ વસ્તુ અહીં બનશે c n પાસે સમાન માનાંક વર્ગ હશે કારણ કે C n માં માત્ર એટલો જ તફાવત છે કે આપણી પાસે ત્યાં છે પરંતુ માનાંકમાં તેનાથી કોઈ ફરક પડતો નથી તેથી ફરીથી C nC n2 માટે 14an2bn2 હશે સારું cn214an2bn2 અને c n2 પણ સમાન છે અને આપણી પાસે પારસેવલની નિત્યસમતાનું આ પરંપરાગત સ્વરૂપ હાથમાં છે તો હવે આપણે આને cn ના સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકીએ છીએ પ્રથમ પદ a022 છે જેમ કે તે છે આ a024 છે તેથી આપણે અહીં બંને બાજુએ 2 વડે ભાગ્યા હતા અથવા સમગ્ર શ્રેઢીનો 12 વડે ગુણાકાર કર્યો હતા તેથી અહીં 2 આવશે પછી અહીં 12 આવશે અને પછી અહીં પણ 2π આવશે તેથી આ તેની સાથે બરાબર મેળ ખાય છે જ્યાં પ્રથમ પદ a024 છે અને હવે 12an2bn2 ને 14an2bn214an2bn2 તરીકે લખાયેલ છે જે 12an2bn2 છે જમણી બાજુ તે 12π πfx2dx છે અને પછી આપણી પાસે શ્રેઢી છે તેથી 12 ને 1414 લખવામાં આવે છે અને પછી બાકીનું n1an2bn2 છે તો આપણી પાસે 14n1an2bn2 શું છે અને પછી ફરીથી આપણી પાસે 14n1an2bn2 છે તેથી આ બરાબર c02 છે કારણ કે c0 એ a02 હતો તેથી અહીં આપણી પાસે c02 છે અને આપણે પહેલેથી જ જાણીએ છીએ કે an2bn24 એ cn2 છે અને પછી બીજા માટે કારણ કે અમે તેને પહેલેથી જ બે સમાવિષ્ટ અને માં વિભાજિત કરી દીધું છે તેથી અહીં આપણી પાસે c n2 છે તેથી અમે ∑n1 c n2 ને ધ્યાનમાં લીધું છે અને પછી અમારી પાસે જમણી બાજુ એ જ 12π πfx2dx છે તેથી હવે આપણે ડાબી બાજુના તમામ પદોને જોડી શકીએ છીએ અમારી પાસે c02 છે અમારી પાસે c12c22c32 વગેરેની ધન ઘાત છે આપણી પાસે c 12c 22c 32 વગેરે તમામ ઋણ ઘાત પણ છે તેથી આ બધાને હવે જોડી શકાય છે અને અમારી પાસે આખો સરવાળો ∑n ∞ c n2છે જે ∞ થી ∞ એ cn2 ઉપર અને જમણી બાજુ 12π πfx2dx છે તેથી ફુરિયર શ્રેઢીના સંકર સ્વરૂપ માટે આ પારસેવલની નિત્યસમતા છે તેથી અમે આગળની સ્લાઇડમાંના એક ઉદાહરણમાં આને લાગુ કરી શકીએ છીએ તેથી આ ઉદાહરણ છે ex ની ફુરિયર શ્રેઢી sinh⁡∑n ∞ n1in1n2einx તરીકે આપવામાં આવી છે તો તે ex ની આપેલ ફુરિયર શ્રેઢી છે અને અમે આ મૂલ્યને અહીં સરવાળો ∑ ∞ 1n21 માંથી કાઢવા માંગીએ છીએ જ્યાં n એ ∞ થી બદલાય છે તેથી આપેલ શ્રેઢીમાંથી આપણી પાસે જે છે આપણે હવે તેની તુલના કરી શકીએ છીએ તેથી cnત્યાં સીધા જ આપવામાં આવે છે અને આ cn ne e 21i1n2 છે આપણી પાસે sinh⁡ એટલે કે e e 2અને પછી એક π હતો તેથી આપણી પાસે 2π છે આપણી પાસે 1i પણ છે અને આપણી પાસે 1n2 છે અને n એ 0 થી ±1±2 વગેરેમાં બદલાય છે તેથી આપણને હવે cn ની જરૂર છે કારણ કે આપણને તેની પારસેવલની નિત્યસમતામાં જરૂર છે તેથી આપણે તેને મેળવી શકીએ છીએ અને પછી આ તેનો વર્ગ તેથી આપણી પાસે ધન પદ 2 છે અને ત્યાં 42 હશે અને પછી 1n2 2 અને આ માટે આપણી પાસે માનંક 1n2 છે જે આ 1i નો માનંક છે કારણ કે અન્ય બધી વાસ્તવિક સંખ્યાઓ છે તે માત્ર વર્ગ હશે પરંતુ 1in એ 1n2 હશે અને પછી અહીં આપણી પાસે e e 42 છે અને આ રદ થશે તેથી આપણી પાસે માત્ર 1n2 છે તેથી અમારી પાસે માનાંક cn નો વર્ગ તૈયાર છે જે અહીં પહેલેથી જ આપેલ છે cn2e e 24211n2 અને પછી આ ફુરિયર શ્રેઢીના સંકર સ્વરૂપ માટે પારસેવલની નીત્યસમતા છે અને આપણું વિધેય ex છે તેથી અમે ફુરિયર શ્રેઢીની બીજી બાજુની ગણતરી કરીશું જે 12∫ 2dx છે તેથી આપણી પાસે 12∫ e2xdx છે અને જે અહી લખેલ e2 e 24 છે કારણ કે સંકલન e2x2 હશે અને પછી આપણે ત્યાં π અને પછી π ને મુકેલ છે તેથી આપણી પાસે પારસેવલની નિત્યસમતાની બીજી બાજુ e2 e 24 છે તેથી આ સંકલનની બાજુએ આપણી પાસે આ મૂલ્ય છે અને પછી આપણી પાસે cn2 પહેલેથી જ છે તેથી આપણી પાસે e e 242∑ ∞ 1n21 સરવાળો 11n2 એ બરાબર છે તે ઇચ્છિત મૂલ્ય છે અમે આની ગણતરી કરવા માંગીએ છીએ ∑ ∞ 1n21 તેથી તે હવે આ રીતે આપી શકાય છે તેથી આ એક અહીં ડાબી બાજુએ આપણે આ પદને e e ee આ તરીકે લખી શકીએ છીએ ત્યાં a2 b2 સૂત્ર કહો તેથી એક પદ e e રદ થશે તેથી વિભાગમાં આપણી પાસે e e છે અંશમાં આપણી પાસે ee અને પછી આ રદ થવાને કારણે π છે તેથી આપેલ શ્રેઢીના સરવાળા તરીકે આપણી પાસે ee e e બરાબર છે ∑ ∞ 11n2 જે આગળ π ના સંદર્ભમાં લખી શકાય છે અને coth જે ee e e ના બરાબર છે તો અહીં આ સંદર્ભો છે અમે આ વ્યાખ્યાન તૈયાર કરવા માટે ઉપયોગ કર્યો છે અને હવે ફક્ત નિષ્કર્ષ પર આવવા માટે આપણે આ વ્યાખ્યાનમાં ફુરિયર શ્રેઢીના સંકર સ્વરૂપની ચર્ચા કરી છે આ ફુરિયર સહગુણક અને ઘાતાંકીય પદ einπxL સાથેનું આ સામાન્ય સ્વરૂપ છે જ્યાં સંકલન 12L∫ LL fe inπxLdx ની મદદથી ફુરિયર સહગુણકની ગણતરી કરવામાં આવે છે જ્યાં n હવે 0±1±2 વગેરે તરીકે બદલાઈ શકે છે અમે પાર્સેવલની નિત્યસમતા અને ખરેખર શ્રેઢીના સરવાળાની ગણતરી માટે તેના ઉપયોગ વિશે પણ ચર્ચા કરી છે તેથી પારસેવલની નીત્યસમતા મુજબ આપણી પાસે નિરપેક્ષ મૂલ્યના આ વર્ગનો સરવાળો અથવા Cn નો માનાંક છે અને આ સરવાળો ∞ થી ∞ ડાબી બાજુએ અને જમણી બાજુએ આપણી પાસે 12∫ f2dx છે તેથી આ વ્યાખ્યાન માટે આટલું જ છે અને તમારા ધ્યાન બદલ હું તમારો આભાર માનું છું